હેલો અને આ લેક્ચરમાં તમારું સ્વાગત છે આજના વ્યાખ્યાનમાં આપણે હિપને લક્ષ્યાંક બનાવનારા એટેક પર ધ્યાન આપીશું આપણે જાણીએ છીએ કે હિપ એ પ્રોસેસ સરનામાં જગ્યામાં આવશ્યક મેમરીનો પૂલ છે જ્યાં ડાઇનૈમિક મેમરી રહે છે ઉદાહરણ તરીકે mallocનો સી પ્રોગ્રામમાં મેમરીનો એક ભાગ હિપમાં ફાળવવામાં આવે છે અને જ્યારે આપણે તે મેમરીને ફ્રી કરીએ છીએ ત્યારે મેમરીનો ભાગ ફ્રી થઈ જાય છે તેથી આજના લેક્ચરમાં આપણે જોઈશું કે આ ડાઇનેમિક મેમરી કેવી રીતે ફાળવવામાં આવે છે અથવા બીજા શબ્દોમાં કેવી રીતે malloc મેમરીનું સંચાલન કરે છે ચાલો આપણે આ ઉદાહરણ જોઈએ તેથી આપણે એક નાના સી પ્રોગ્રામ થી શરૂ કરીયે આપણે અહીં એક mallocને 256 બાઇટ્સ કોલ છે તેથી તે આશરે 256 બાઇટ્સ મેમરી ફાળવશે અને તે મેમરીનો નિર્દેશક બફરમાં હાજર છે હવે આ વિશિષ્ટ નિર્દેશક આપ્યા પછી તે હિપ ભાગમાં હાજર ડેટા વાંચી અથવા લખી અથવા ચાલાકી કરી શકીએ છીએ અને વપરાશના અંતે આપણે પછી બફરને ફ્રી કરી શકીએ છીએ અને બફર ફ્રી થયા પછી તે 256 બાઇટ્સનો ભાગ છે જે આપણે હમણાં હિપમાં ફાળવ્યો છે અન્ય પ્રોગ્રામમાં હાજર malloc વાપરી શકે છે તો હિપ અને સ્ટેક વચ્ચે શું તફાવત છે જેમ તમે જાણો છો સ્ટેકનો ઉપયોગ ફંક્શન કોલ દરમિયાન સ્થાનિક ચલો માટે પરિમાણો પસાર કરવા માટે કરવામાં આવે છે તેથી સ્ટેક્સ આવશ્યક છે ઝડપી છે તે કમ્પાઇલર દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત થાય છે અને આનો અર્થ એ છે કે આપણે સ્પષ્ટ રૂપે નિવેદનો રાખવાની જરૂર નથી જે કહે છે કે સ્ટેકમાં એક વિશિષ્ટ એરેના બનાવો અને તે એરેનાને સ્ટેકમાં ફ્રી કરો બીજી બાજુ જ્યારે તમે કોઈ પ્રોગ્રામ કમ્પાઇલ કરો ત્યારે કમ્પાઇલર સૂચનાઓ શામેલ કરશે જે સ્ટેક ફાળવે છે જે સ્ટેક ફ્રેમ છે અને જ્યારે સ્ટેક ફ્રેમ ફ્રી કરે છે ત્યારે દર વખતે જ્યારે કોઈ ફંકશન દાખલ થાય છે અથવા અનુક્રમે પાછા આવે છે આપણે જાણીએ છીએ કે સ્ટેક્સનો ઉપયોગ હંગામી ડેટા સ્ટોરેજ તરીકે થાય છે તેથી જ્યારે પણ ફંક્શન પાછું આવે છે ત્યારે ફંક્શનમાં ફાળવવામાં આવેલા લોકલ વેરીએબલો વધુ ઉપલબ્ધ નથી બીજી બાજુ હિપ ખૂબ ધીમી હોય છે દરેકને હિપમાં થોડીક મેમરી ફાળવે છે તમારે સ્પષ્ટપણે mallocચલાવવો પડશે અને તે જ રીતે જ્યારે તમે તે મેમરીને ફ્રી કરવા માંગતા હોવ ત્યારે ફ્રી કોલ કેવી રીતે કરવો તે જાણતા હોવા જોઇયે તેથી આ મેનેજમેન્ટ પ્રોગ્રામર દ્વારા કરવામાં આવે છે અને ઘણી વાર આ વિવિધ પ્રકારની નબળાઈઓનું પરિણામ હોઈ શકે છે જે આપણે આ વ્યાખ્યાન દરમિયાન જોશું હિપ મોટા એરે અને ગ્લોબલ ડેટાના સ્ટોરેજ માટે વપરાય છે અને ખાસ કરીને તમારે કોઈપણ ફંકશનમાંથી ડેટાને લેવા જે તે ચોક્કસ ભાગનું નિર્દેશક હોવું જરૂરી છે આપણે malloc કેવી રીતે કામ કરે છે તે લેક્ચરમાં જોશું તે કેવી રીતે મેમરી ફાળવે આ ફાળવણી માટે કયા ગાણિતીક નિયમો વપરાય છે એ જ રીતે મેમરીને ફ્રી કરવા માટે કયા અલ્ગોરિધમ્સનો ઉપયોગ થાય છે આંતરીક અને તેથી વધુ ડેટા સ્ટ્રક્ચરનો ઉપયોગ શું છે તેથી ત્યાંએક અલગ વિવિધતા હોય malloc અમલીકરણ કે હાજર છેછેઉદાહરણ તરીકે tcmalloc Google માંથી છે jemalloc Android ઓપરેટિંગ સિસ્ટમો અમલીકરણ કરવામાં આવે છે અને એ જ રીતે તમે nedmalloc અને હોર્ડ છે આ બધા જુદાં જુદાં અમલીકરણમાં મેમરી અને ફ્રી મેમરી ફાળવવા માટે ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમનો વચ્ચેનો એક તફાવત છે તેથી એલ્ગોરિધમ્સ મેમરીની ફાળવણી વિરુદ્ધ મેમરીને ફાળવવામાં આવતી અથવા વિકસિત કરવામાં આવતી ગતિને અસર કરશે દાખલા તરીકે તમારી પાસે એક અમલીકરણ હોઈ શકે છે મેલોકનું જે ખૂબ જ ઝડપથી મેમરીને ફાળવવા વપરાય છે બીજા શબ્દોમાં કહીએ તો લેવાયેલ સમય ખૂબ જ ઓછો હોય છે જો કે સામાન્ય રીતે તે જોવા મળે છે કેઆવા ઝડપી અમલીકરણમાં ઘણીવાર હિપની મેમરીનો અપૂરતો ઉપયોગ થાય છે મેમરીના ટુકડા કરવામાં જેના દ્વારા ત્યાં હિપમાં મેમરીના નાના ભાગ હશે જેનો ઉપયોગ થવાનો નથી તેથી આ તમામ પ્રકારના અમલીકરણો મેમરી વ્યવસ્થાપનની ઝડપ વિરુદ્ધ મેમરી વ્યવસ્થાપન ની ઝડપ દ્વારા ફ્રેગમેન્ટ મેમરી ઝડપ કે જેની સાથેસૂ ચિત malloc સારી ઝડપ જે ફ્રી અને deallocate મેમરી ઘણી વાર સાથે જોવા મળે છે તેટલી મેમરી ફાળવી શકો વચ્ચેની અમલીકરણો malloc છે જ્યાં malloc અત્યંત ઝડપી પરિણામ હંમેશાં વધુ મેમરી ટુકડાઓ માં પરિણમે છે તેથી આપણે જેનો અર્થ ટુકડા કરેલા મેમરીનો અર્થ છે તે તે છે કે તે મેમરીનો નાનો ભાગ હોઈ શકે 2 અથવા 4 અથવા 8 બાઇટ્સ જે ખૂબ જ નાના હોય કોઈપણ પ્રોગ્રામ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે તેથી આ ટુકડાવાળી મેમરી ફક્ત હિપમાં રહે છે અને તેનો વધારે ઉપયોગ થતો નથી તેથી જ્યારે malloc અમલીકરણ કરવામાં આવે મેમરી મેનેજમેન્ટ સ્કીમ વચ્ચે ટ્રેડ ઑફ કરવું પડે જેથી ટુકડાની માત્રાને ઘટાડી શકાય ખાતરી કરો કે મેમરી મેનેજમેન્ટની ગતિ એટલી સારી છે કે જેથી એપ્લિકેશનની કામગીરી ખૂબ પ્રભાવિત ન થાય હવે આ વિવિધ અમલીકરણો પણ તે આધારમાં બદલાય છે જે તેઓ પૂરા પાડે છે ઉદાહરણ તરીકે સ્કેલેબિલીટી જેનો અર્થ છે કે હિપનું કદ શું છે કે જે વિશિષ્ટ malloc અમલીકરણ મેનેજ કરી શકે છે અન્ય પાસા જે જોવામાં આવે છે તે મલ્ટિથ્રેડેડ સપોર્ટ છે હિપ અમલીકરણ એવા પ્રોગ્રામ્સ માટે સપોર્ટ પૂરો કરી શકે છે જેમાં મલ્ટિથ્રેડિંગ હાજર છે તેથી આ ખાસ લેક્ચરમાં એક ptmalloc2 તરીકે ઓળખાતા અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત malloc કરીશુંજેથી ptmalloc2 ખૂબ જ સામાન્ય અમલીકરણ કે જે glibc માં વપરાય છે તેથી મોટા ભાગે જ્યારે તમે વાસ્તવમાં તમારા લાક્ષણિક હેલ્લો વર્લ્ડ પ્રોગ્રામ ચલાવો malloc તેને માં તે gilibc અને તે malloc ફંકશન જે ptmalloc2 હાજર છે વિનંતી કરશે હવે બધાઆ વિવિધ પ્રકારો પૈકી malloc અમલીકરણએક ચોક્કસ અમલીકરણ જોઇયે તો ચાલો આપણે ptmalloc2 વિશે થોડી વધુ વિગતવાર નોંધ લઈએ કે જ્યારે તાજેતરના દૈનિક લિનક્સ સિસ્ટમોમાં આ એકદમ સામાન્ય છે 3rd વર્ઝન જે ptmalloc3 તરીકે ઓળખાય છે ત્યાં ptmalloc2 અને ptmalloc3 વચ્ચેના ગૂઢ તફાવત છે અને આપણે આ તફાવતોની વિગતોમાં જઈશું નહીં બીજી તરફ આ વ્યાખ્યાનમાં આપણે ફક્ત ptmalloc2 ના આંતરિક ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું હવે આપણે જાણીએ છીએ કે ptmalloc2 gilibc લાઇબ્રેરીમાં હાજર છે જે તમે સામાન્ય લિનક્સ સિસ્ટમ પર લખો છો તે બધા સી અથવા સી પ્રોગ્રામ્સ સાથે જોડાયેલ છે ઑપરેટિંગ સિસ્ટમમાંથી મેમરી મેળવવા માટે હવે આંતરિક રીતે ptmalloc2 તે સિસ્ટમો કોલ્સનો ઉપયોગ કરે છે તેથી સિસ્ટમ કોલ્સને brk અને mmap તરીકે ઓળખવામાં આવે છે તેથી જ્યારે પણ ઑપરેટિંગ સિસ્ટમ brk અથવા mmap નો ઉપયોગ થાય છે ત્યારે તે ચોક્કસ પ્રક્રિયા માટે મેમરીની ફાળવણી કરશે તેથી ઉદાહરણ તરીકે તમે એક સી પ્રોગ્રામ લખી અને પહેલી વખતતમે malloc તો તે brk સિસ્ટમ કોલને કોલ કરે છેજેથીત્યારે brk સિસ્ટમ કોલને ચલાવવામાં કર્નલ દ્વારા 132 કિલોબાઇટની મેમરીનો એક ભાગ ચોક્કસ પ્રક્રિયામાં ફાળવવામાં આવશે જેથી 132 કિલોબાઇટ્સ તેની હિપની જગ્યા માટે ptmalloc2 દ્વારા ઉપયોગમાં લેવાય તેથી આ વિશિષ્ટ એરેનાની અંદર તમારી પાસે જુદા જુદા ઘટકો હોય છે જેની પાસે તમને એરેના તરીકે ઓળખાય છે તેથી જ્યારે તમારા પ્રોગ્રામ malloc નો આહવાન પ્રથમ વખત આંતરિક ptmalloc2 વિનંતી કરી શકે છે માટે brk ના સિસ્ટમ કોલને brk છેતેથી જ્યારે brk ચલાવવામાં નહીં તે ઓપરેટીંગ સિસ્ટમો ચલાવવા માટે કર્નલ માટેનું કારણ બને છે અને OS ચોક્કસ પ્રક્રિયા માટે મેમરી 132 કિલોબાઇટ ફાળવી કરશે ત્યારે brk વળતર ptmalloc કોડ પછી તે 132 કિલોબાઇટ મેમરીને સંચાલિત કરવા માટે અલ્ગોરિધમ્સ ધરાવે છે જેથી મેમરીને ઘણા જુદા જુદા ઘટકોમાં વહેંચવામાં આવે છે તેથી સૌથી મોટો ઘટક એરેના તરીકે ઓળખાય છે તે પછી એરેનાને હિપમાં વિભાજીત કરવામાં આવે છે અને પછી ઘણા બધા હિસ્સા હોય છે તેથી મેમરી ટુકડાઓ હિપની અંદર હાજર છે હવે ચાલો આપણે કેવી રીતે એરેનાનો ઉપયોગ થાય છે તેના ઉદાહરણ જોઇયે તો ચાલો આપણે આ વિશિષ્ટ પ્રોગ્રામને જોઈએ તમે જુઓ કે આ એક સરળ પ્રોગ્રામ છે જે થ્રેડનો ઉપયોગ કરે છે તેથી આપણી પાસે અહીં એક નિવેદન છે જ્યાં તમે હજાર બાઇટ્સ ફાળવો છો અને પછી સરનામું પરત કરો છો પછી તમે તમારા દ્વારા બનાવેલા આ નિવેદનમાં તે સરનામું ફ્રી કરો થ્રેડ pthread લાઇબ્રેરીનો ઉપયોગ કરીને અનેફંક્શનને pthread create કરે છે તેથી આ ફંકશન પછી એક થ્રેડ બનાવશે જે અહીં હાજર થ્રેડથી ચલાવવાનું શરૂ કરશે તેથીના આ વિનંતીને અંતે pthread create આપણી પાસે એક પ્રક્રિયા છે જે મુખ્ય થ્રેડ અને એમ 2 થ્રેડ છે હવે આપણે pthread join ની વિનંતી કરીએ છીએ ખાતરી કરવા માટેકે મુખ્ય થ્રેડ તેની અમલ ચાલુ રાખતા પહેલા થ્રેડ ફન્કની પૂર્ણ થવાની રાહ જુએ છે બીજા શબ્દોમાં કહીએ તો pthread join ચાઇલ્ડ થ્રેડ અથવા થ્રેડફંક તેના એક્ઝેક્યુશનને પૂર્ણ ન કરે ત્યાં સુધીમુખ્ય થ્રેડને અવરોધિત કરશે અને પછી ફંકશન પાછો આવશે હવે જે થ્રેડમાં આપણે હમણાં જ બનાવ્યું છે તેમા આપણે બીજા હજાર બાઇટ્સ ફાળવીએ છીએ અને પછી તે હજાર બાઇટ્સ ફ્રી કરીએ છીએ હવે આપણે જોશું કે હિપને શું થાય છે અને આપણે આ પ્રોગ્રામને અમલમાં મૂકવાનું શરૂ કરીએ છીએ જલદી પ્રોગ્રામ પ્રારંભ થાય છે તે તમારા માટે આશ્ચર્યજનક રીતે જાણશે કે હિપનું કદ શરૂઆતમાં 0 છે તેથી કોઈ હિપ ભાગ વિનાનો પ્રોગ્રામ શરૂ થશે હવે જ્યારે malloc પ્રથમ આ ચોક્કસ નિવેદનમાં ચલાવવામાં નહીં અહીં તે ptmalloc કોડ પરિણમે છે કે આપણે અમલ કરવા માટે વિશે વાત કરવામાં આવી છે હવે જ્યારે આ ચોક્કસ 1ની બનેલી નિવેદન malloc આ પ્રોગ્રામ અમલ નહીં તે પરિણમે malloc રદબાતલ કરવાની તેમના ptmalloc માંફંકશન હાજરછે હવે ptmalloc એ નક્કી કરશે કે હિપ સેગમેન્ટ 0 છે અને પછી તેઉપયોગ કરશે બ્રિકલનો સિસ્ટમ કોલનો આપણે જોયું છે કે અને ઑપરેટિંગ સિસ્ટમ કોલ સિસ્ટમનો ઉપયોગ કરશે સિસ્ટમ આ ચોક્કસ પ્રક્રિયા માટે 132 કિલોબાઇટ્સનો જથ્થો ફાળવે છે હવે પેટ્માલોક એ મેળવશે કે તે 132 કિલોબાઇટથી તેને 2 ભાગમાં વહેંચશે હવે એક ભાગ આશરે હજાર બાઇટ્સની આસપાસ છે અને આ હવે એક ભાગ આશરે હજાર બાઇટ્સની આસપાસ છે અને આ ભાગનો નિર્દેશક તે છે જેના દ્વારા તે લખાયેલ છે મલોક અને સોંપેલ છે સરનામું જેથી બાકીનો ભાગ ફ્રી ભાગ છે હવે મુખ્ય થ્રેડમાંથી આવતાપછી મેમરીના આ ફ્રી ભાગનો ઉપયોગ કરશે અને તેથી અનુગામી સ્થળોએ મેમરી માટે ઑપરેટિંગ સિસ્ટમની વિનંતી કરશે નહીં તેથી ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા પૂરા પાડવામાં આવેલ 132 કિલોબાઇટ્સના આ વિશાળ એરેનાનો ઉપયોગ ત્યારબાદના તમામ મુખ્ય થ્રેડમાં કરવામાં આવશે ત્યાં સુધી કે જ્યાં સુધી સંપૂર્ણ 132 કિલોબાઇટનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં નહીં આવે હવે જ્યારે આ સંપૂર્ણ 132 કિલોબાઇટ મેમરીનો મુખ્ય થ્રેડ દ્વારા સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ malloc ફરીથી ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે અને પછી 132 કિલોબાઇટ્સનો નવો ભાગ મેળવશે તેથી આ રીતે તમે જોશો કે ઑપરેટિંગ સિસ્ટમ ફક્ત ત્યારે જ ચાલુ થાય છે જ્યારે ત્યાં કોઈ ચોક્કસ વિનંતીને સંતોષવા માટે હિપ વિભાગમાં ઉપલબ્ધ જગ્યા નથી તેથી તમે અહીં જે જોશો તે ચોક્કસ પ્રક્રિયાનો મેમરી મેપ છે તેથી કોઈપણ લિનક્સ આધારિત સિસ્ટમ જો તમે આ ચોક્કસ ફાઇલને procPID of that processmaps તે તમને તે ચોક્કસ પ્રક્રિયા માટે સંપૂર્ણ વર્ચુઅલ સરનામાં સ્થાન આપશે આ કિસ્સામાં પ્રક્રિયાના પીઆઈડી આ 1897 અને તેથી proc 1897 maps તમને તે ચોક્કસ પ્રક્રિયા માટે વર્ચુઅલ સરનામાં સ્થાન આપશે હવે આ ચોક્કસ બિંદુએ જ્યારે એક્ઝેક્યુશન હમણાં જ malloc પૂર્ણ થયું છે તેથી તમે અહીં જે જુઓ છો તે એ છે કે આ વિશિષ્ટ પ્રોગ્રામમાં એક નવો સેગમેન્ટ ફાળવવામાં આવે છે તેથી આ સેગમેન્ટ હિપમાં છે સેગમેન્ટ 602000 થી શરૂ થાય છે અને 623000 સુધી છે અને જો તમે આ 2 ને બાદ કરી શકો તો તમે જોશો કે આ ચોક્કસ સેગમેન્ટનું કદ 132 કિલોબાઇટ છે નોંધ લો કે તમે આ સેગમેન્ટ માટે રીડ રાઇટ પરવાનગી છે જેનો અર્થ એ છે કે તમે તે ચોક્કસ સેગમેન્ટમાંથી ડેટા વાંચી શકો છો અથવા તે ચોક્કસ સેગમેન્ટમાં ડેટા લખી શકો છો બીજા શબ્દોમાં કહીએ તો તે નિયમિત ડેટા સેગમેન્ટ છે કોડ તે સેગમેન્ટમાં હાજર હોઈ શકતો નથી કારણ કે તે એક્ઝેક્યુટેબલ સેગમેન્ટ નથી હવે જ્યારે અન્ય પ્રોગ્રામ તે ચોક્કસ સરનામાં સાથે ફ્રી ફંકશનની વિનંતી કરે છે ત્યારે મેપમાંથી આપણને શું ધ્યાન આવે છે તે હિપ હજી પણ હાજર છે આગળ આપણે શું કરીશું તે ચોક્કસ સરનામું ફ્રી કરીશું બીજા શબ્દોમાં આપણે આ હજાર બાઇટ્સ ફ્રી કરી રહ્યા છીએ જે હમણાં ફાળવવામાં આવેલ છે અને તમે મેમરી મેપ પરથી જે જોશો તે તે છે કે તે ચોક્કસ સરનામું ફ્રી કર્યા પછી પણ હિપ હજી પણ તે જ રહે છે કે ત્યાં છે છતાં પણ હિપનો ઉપયોગ આ પ્રોગ્રામ દ્વારા તે સમયે કરવામાં આવતો નથી તેથી તેનો અર્થ એ છે કે પ્રોગ્રામ દ્વારા સમય પછી આ હિપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તેમ છતાં હિપ ભાગ છે હજી પણ ચોક્કસ પ્રોગ્રામની વર્ચુઅલ સરનામાંની જગ્યામાં હાજર છે આગળ આપણે જોશું કે જ્યારે તમે થ્રેડ બનાવો છો ત્યારે શું થાય છે જેથી આપણે જાણીએ અને તમે pthread create નો કોલ કરો છો તે એક નવો થ્રેડ બનાવવામાં આવે છે જે અહીં હાજર છે હવે આ ચાઇલ્ડ થ્રેડમાં આપણે બીજા હજાર બાઇટ્સનો malloc કરીએ છીએ હવે તે તમને આશ્ચર્ય થશે કે malloc આ હજાર બાઇટ્સ બનાવે ત્યારે ptmalloc માં શું બનેકે તે એક નવા ભાગમાં પરિણમે છેતેથી આ ચોક્કસ થ્રેડ mallocને ફરીથી વિનંતી કરશે કે mmap સિસ્ટમ કોલ અને અન્ય 132 કિલોબાઇટ પ્રાપ્ત કરે છે જેથી 132 કિલોબાઇટ જે પ્રોગ્રામની મુખ્ય થ્રેડ દ્વારા ફાળવવામાં આવે છે હવે આ મુખ્ય એરેનાને વિવિધ પેટા હિપમાં વિભાજિત કરવામાં પ્રોગ્રામના મુખ્ય થ્રેડથીલોક માટે વપરાય છે હવે ચાલો જોઈએ કે જ્યારે આપણે pthread create નો ઉપયોગ કરીએ ત્યારે શું થશે જેથી આપણે જાણીએ કે pthread create એક થ્રેડ ફંક્શન બનાવશે અને નવો થ્રેડ આ ખાસ ફંક્શનનું શૂટિંગ શરૂ કરી શકે તેથી આ ફંક્શનમાં આપણે મેલોકને બોલાવીશું ફરીથી અને બીજા હજાર બાઇટ્સ વિનંતી છે આ હજાર બાઇટ્સનો નિર્દેશક પછી આ સ્થાનિક પોઇન્ટર સરનામાંમાં સંગ્રહિત થાય છે છેત્યારે malloc આ ptmalloc કોડ નક્કી કરશે કે આ એક નવી થ્રેડ છે અને malloc ઓપરેટિંગ સિસ્ટમ ને બીજી 132 કિલોબાઇટ મેમરી વિનંતી કરશે તો ચાલો જોઈએ કે જ્યારે આપણે pthread create ફંકશનનો ઉપયોગ કરીને થ્રેડ બનાવ્યું જે થ્રેડફંક તરીકે ઓળખાતું થ્રેડ શરૂ કરે છે તો થ્રેડફંક આ ચોક્કસ ફંકશનમાંથી એક્ઝીક્યુટ કરવાનું શરૂ કરે છે હવે જ્યારે આપણે malloc આ ખાસ ફંકશન થ્રેડ ફંકશન છે તે શું છે કે ptmalloc નક્કી કરશે કે malloc નવો થ્રેડ વિનંતી અને તેથી તે ઑપરેટિંગ સિસ્ટમની મેમરી અન્ય ભાગ માટે વિનંતી કરશે ઑપરેટિંગ સિસ્ટમ તે પછીના થ્રેડ માટે અન્ય 132 કિલોબાઇટ્સ ફાળવે છે તેથીદરેક મેલોક આ થ્રેડ ફંક્શનમાંઅને ફ્રીમાં આ નવા ફાળવેલ પ્રદેશનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવશે તેથી આ એરેનાને એક એરેના તરીકે પણ સંચાલિત કરવામાં આવશે હવે આપણે બિંદુએ આ ચોક્કસ પ્રક્રિયા માટે વર્ચ્યુઅલ સરનામું નકશો દેખાશે જ્યારે આ malloc રદબાતલમળ્યું છે કે આપણે તે એક નવું સેગમેન્ટ બનાવવામાં આવ્યું છે જોશો 7ffff ખાતે સેગમેન્ટમાં શરૂ 7 ffff0021000 7 શુન્યો દ્વારા અનુસરવામાં જેથી તમે નોંધ કરો કે આ વિશિષ્ટ એરેના પણ 132 કિલોબાઇટોનો છે તેથી દરેક મેલોક આ ખાસ થ્રેડમાંથી બનાવેલતેના ફાળવણી માટે આ સેગમેન્ટનો ઉપયોગ કરે છે બીજી બાજુ દરેક malloc મેઇન થ્રેડમાંથી લાગુ પાડી શકાય છે તેથી આ ફાળવણી જ્યાં તમે મુખ્ય એરેના છે અને તમે આ નવરચિત સેગમેન્ટમાં છે જ્યાં આપણે થ્રેડ માટે જગ્યા હશે તેના ફાળવણી માટે આ સેગમેન્ટમાં ઉપયોગ કરશે તો આ રીતે આપણે જોઈએ છીએ તે સંભવ છે કે આપણે કોઈ ચોક્કસ પ્રોગ્રામમાં બનાવેલા દરેક થ્રેડને એક અલગ સેગમેન્ટ મળે ચાલો હવે આપણે આ હિપ મેમરીની સંપૂર્ણ રચનાને જોઈએ જેથી આપણે જાણીએ કે હિપ મેમરીમાંના મુખ્ય ઘટકોમાંથી એક એરેના છે તેથી આપણી પાસે મુખ્ય એરેના છે જેમાં આ એરેનાનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ મુખ્ય થ્રેડ દ્વારા થાય છે પ્રોગ્રામ અને તમારી પાસે પ્રક્રિયાના દરેક થ્રેડને અનુરૂપ વિવિધ થ્રેડ એરેના હોઈ શકે છે હવે એક પ્રક્રિયામાં આપણી પાસે બહુવિધ થ્રેડ છે જે હાજર છે હવે જો તમે ptmalloc2 કોડ જોશો તો તમે જોશો કે ત્યાં એક માળખું છે જેને malloc state તરીકે ઓળખાય છે જેનો ઉપયોગ હિપને સંચાલિત કરવા માટે થાય છે હવે દરેક એરેનામાં બહુવિધહોઈ શકે છે તેથી જો તમે ptmalloc ને કોડમાં malloc state પર નજર કરો તો તમે જોશો કે ત્યાં હીપ ઇન્ફોheap infoનું ઇન્સ્ટિટેશન છે હિપ જે કોઈમાટે નિર્દેશક હશે ચાલો હવે હિપ કેવી રીતે સંચાલિત થાય છે તેની આખી રચના જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે હિપના મુખ્ય ઘટક એરેના છે એક પ્રોગ્રામમાં એક અથવા વધુ એરેના હોઈ શકે છે જે હાજર છે હવે પ્રત્યેક એરેના 132 કિલોબાઇટ્સનું છે અને આ એરેના ઓપરેટીંગ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવી છે હવે આગળ જે થાય છે તે એ છે કે દરેક એરેનામાં બહુવિધ હિપ હોઈ શકે છે આ દરેક હિપ કદાચ અસ્પષ્ટ હોઈ શકે છે અને જો તમે ptmalloc2 કોડ જોશો તો તમે જોશો કે ત્યાં 2 રચનાઓ છે જે malloc state માળખું આવશ્યક રીતે એરેના સંચાલન માટે વપરાય છે તેથી આ અંત તરીકે પણ ઓળખાય છે અને તે મેમરીમાં હાજર છે અને એરેનાને સંચાલિત કરવા માટે વિવિધ મેટા ડેટા અને અન્ય માહિતી શામેલ છે એ જ રીતે જો તમે ptmalloc2 કોડ જુઓ તો તમારી પાસે બીજું સ્ટ્રક્ચર પણ છે જેને heap info તરીકે ઓળખાય છે હિપને તેથી મેટા ડેટા તરીકે હાજર આ વિશિષ્ટ સ્ટ્રક્ચરનો ઉપયોગ એરેના સાથેના ચોક્કસમેનેજ કરવા માટે કરવામાં આવશે હવે દરેક હિપમાં મલ્ટીપલ મેમરી ટુકડાઓ હોઈ શકે છે તેથી આ ભાગોને ફાળવવામાં આવી શકે છે અથવા અનલોકટેડ કરી શકાય છે જેને ફ્રી ટંક તરીકે પણ ઓળખવામાં આવે છે અને તમારી પાસે અંતિમ બાકીની ભાગ માટે ટોચની ભાગ તરીકે જાણીતી કંઈક પણ હોઈ શકે છે હવે આપણે જોઈએ કે આ ટોચનો ભાગ શું છે અને છેલ્લે બાકીની ભાગ પાછળથી શું છે પરંતુ આ ચોક્કસ સમય પર એ નોંધવું રસપ્રદ છે કે આ મેમરીને malloc chunk તરીકે ઓળખાય છે તમે શોધી શકો છો ptmalloc2 કોડ અને આસ્થિત કરો malloc chunk ને અને તે બધી પ્રવેશો જુઓ કે જેનો ઉપયોગ મેમરીના ભાગને મેનેજ કરવા માટે થાય છે આ વિશેષ સ્લાઇડ ptmalloc સંપૂર્ણ રચના દર્શાવે છે કે અહીંની આ ખાસ એન્ટ્રી મુખ્ય એરેના છે તેથી તે malloc state તરીકે વ્યાખ્યાયિત થયેલ છે હવે આ વિશિષ્ટ બંધારણમાં સિસ્ટમ મૅપ તરીકે ઓળખાતી એન્ટ્રી છે જે મુખ્ય હિપ તરફ નિર્દેશક છે તેથી હવે મુખ્ય હિપ અહીં ફાળવવામાં આવ્યો છે તે આશરે 132 કિલોબાઇટ્સ કરતા થોડો ઓછો છે અને આપની પાસે ટોચનો નિર્દેશક છે જે નિર્દેશ કરે છે છેલ્લો બ્લોક જે હિપમાં હાજર છે તેથી જ્યારે આ હિપ સંપૂર્ણ ભરેલો હોય ત્યારે આ ટોચનો નિર્દેશક ઉપયોગ કરી શકાય છે હવે બનાવેલ દરેક અન્ય એરેનામાં એક એરેના સ્ટ્રક્ચર પણ હશે તેથી આપણે અહીં બીજું એરેના દર્શાવ્યું છે તેથી આ એક થ્રેડ એરેના છે જેને ડાયનેમિક એરેના તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ થ્રેડ એરેનામાં આપણી પાસે ફરીથી એક સ્ટ્રાઈક મેલોક સ્ટેટ છે જેમાં સમાવિષ્ટ છે આ એરેના માટેનો મેટા ડેટા જે હમણાં જ બનાવ્યો છે તેથી ચોક્કસ પ્રક્રિયાના મુખ્ય એરેના ઉપરાંત ઘણા બધા થ્રેડો એરેના પણ હોઈ શકે છે તેથી અહીં આપણે બતાવ્યું છે કે ત્યાં બે થ્રેડ એરેના છે જેમાં એક વાદળી રંગનો છે અને બીજો એક પીળો રંગનો છે તેથી દરેક થ્રેડ એરેનાને તે પ્રક્રિયામાં કોઈ ચોક્કસ થ્રેડ માટે ફાળવવામાં આવે છે તેથી થ્રેડ એરેનાને ડાઇનેમિક એરેના તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે જોયું છે કે દરેક થ્રેડ એરેનામાં ઘણા બધા હિપ હોઈ શકે છે તેથી આ હિપ લીંક લિસ્ટ દ્વારા એક સાથે જોડાયેલા છે તેથી આ દરેક એરેનામાં આપણી પાસે લીંક લિસ્ટ થ્રેડ મેલોક સ્ટેટ છે જે મેનેજમેન્ટ બ્લોક છે જે આ એરેનામાં હાજર દરેક લગતા આ ચોક્કસ એરેના માટેનો મેટા ડેટા સમાવે છે આપણી પાસે હિપને સ્ટ્રાઈક હેપ ઇન્ફો છે જેમાં તે સંબંધિત મેટા ડેટા શામેલ છે હિપ તેથી આ ખાસ ઉદાહરણ વાદળીમાં હાજર હિપને અનુરૂપ છે અહી 3 હિપ હાજર છે તેથી આપણી પાસે 3 હિપ માહિતી માળખાં છે આ 1 આ 2 અને આ 3 છે આ બધા હિપ એક લિંક્સ લિસ્ટમાં એક સાથે જોડાયેલા છે અને લિન્ક લિસ્ટનો મુખ્ય આ ચોક્કસ એરેના છે હવે આ બધા વિવિધ એરેના જે આ અરેના જેવા હાજર છે તે આ વાદળી એરેના અને આ પીળો એરેના એક લિંક લિસ્ટ દ્વારા આગળ જોડાયેલા છે તેથી તમે આ બધામાંથી શું નિષ્કર્ષ કાઢી શકો છો કે કોઈ ચોક્કસ પ્રક્રિયાના સંપૂર્ણ હિપ ભાગ તે નથી એક સુસંગત ભાગ બીજી તરફ હકીકતમાં હિપનાં સેગમેન્ટમાં વિવિધ નાના ભાગોનો સમાવેશ થાય છે જે લિંક લિસ્ટ દ્વારા જોડાયેલ છે આ નાના ભાગોમાં એરેનાનો સમાવેશ થાય છે અને દરેક એરેનામાં હિપ હોય છે અને આ બધા પછી બહુવિધ લિન્ક લિસ્ટ દ્વારા એક સાથે જોડાયેલા હોય છે હવે આ તમામ લિસ્ટનો મુખ્ય મુખ્ય એરેના છે એરેનાસ વિશે કેટલીક વધુ માહિતીમહત્તમ સંખ્યા છે જે કોઈ ખાસ પ્રક્રિયામાં હાજર હોઈ શકે છે ખાસ કરીને ૨ બીટ સિસ્ટમમાં એરેનાઝની મહત્તમ સંખ્યા સંખ્યાના 2 ગણા હોય છે તે સિસ્ટમમાં હાજર કોરોની તેથી આ કોર તે સિસ્ટમમાં હાજર પ્રોસેસર કોર છે Bit 64 બીટ સિસ્ટમમાં મહત્તમ એરેનાઝ કે જે કોઈ ખાસ પ્રક્રિયામાં હોય છે તે કોરોની સંખ્યા કરતા times ગણા છે તેથી ઉદાહરણ તરીકે જો હું ૨ બીટ સિસ્ટમ પર ૨ બીટ પ્રોગ્રામ ચલાવી રહ્યો છું અને હાજર કોરની સંખ્યા છે લિસ્ટત કરશે કે ઓછામાં ઓછું મારી પાસે 8 જુદા જુદા એરેના છે તો આનો અર્થ એ છે કે જો હું આ પ્રોગ્રામમાં 7 થ્રેડ લઉં છું તો પ્રોગ્રામના મુખ્ય થ્રેડ સહિતના દરેક થ્રેડને એક અલગ મંચ મળશે હવે જો હું જે ચોક્કસ પ્રોગ્રામ સંખ્યામાં વધારો પછી તે અર્થ એમ થશે કે તમે એ જ એરેના શેરિંગ હવે તેથી શ્રેષ્ઠ ફંકશન ક્ષમતા અને ઝડપી બહુવિધ સૂત્રો હશે malloc અને ફ્રી મેળવવામાં આવેત્યારે થ્રેડ્સની સંખ્યાનો 7 વત્તા મુખ્ય થ્રેડ પ્રતિબંધિત છે તેથી 8 હવે એકવાર તમે 8 થી વધુ થ્રેડોની સંખ્યામાં વધારો કરો કારણ કે ત્યાં એરેનાની વહેંચણી થઈ છે જેનાથી તે થોડી ધીમી પડી શકે છે આ કોઈ ચોક્કસ એરેનાનો ઉપયોગ કરવાના કારણે થાય છે જ્યારે એક જ એરેનાને 2 અથવા વધુ થ્રેડો દ્વારા વહેંચવામાં આવે છે ત્યારે ptmalloc કોડ સુનિશ્ચિત કરે છે કે વિશિષ્ટ એરેનાનો ઉપયોગ કરવા માટે થ્રેડો વચ્ચે સુમેળ છે તેથી વિવિધ લોકિંગ અને અનલોક મિકેનિઝમ્સ ptmalloc2 અમલમાં આવે તેની ખાતરી કરવા માટે કે ખાસ એરેના હંમેશા સુસંગત છે તેથી તે ખાતરી કરે છેકે જ્યારે એક થ્રેડ એક ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે malloc અને કે malloc પછી ત્યાં લોકીંગ પદ્ધતિ છે એક એરેના જે પણ અન્ય થ્રેડ દ્વારા શેર કરવામાં આવે પડેસુમેળ સુનિશ્ચિત કરવા માટે તેથી કંઈક વિચારવાનો જે આપણે અગાઉની સ્લાઇડમાં જણાવ્યું હતું કે દરેક પ્રક્રિયામાં મહત્તમ સંખ્યામાં એરેના હોય છે હવે અહીં વિચારવાનો પ્રશ્ન એ છે કે ત્યાં આ પ્રકારનો પ્રતિબંધ કેમ છે એરેનાની સંખ્યા શું થશે જો આપણી પાસે અમર્યાદિત સંખ્યામાં એરેના હોય કે જે બીજા શબ્દોમાં હોય તો શું થશે જો તમે બનાવેલા દરેક થ્રેડને પોતાનો એરેના મળે તો આગળ આપણે હિપ વિશે વાત કરીશું જે એરેનામાં હાજર હોય છે જે મેમરીને હિપ સાથે જુદા જુદા કદના મેમરી ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે અને આ ભાગો ઉપયોગમાં લેવામાં આવે છે આ ભાગો 2 પ્રકારના હોય છે જેને ફાળવેલ હિસ્સા અને અન્ય એક ફ્રી હિસ્સા તરીકે ઓળખાય છે હવે ફ્રી હિસ્સામાં સંકળાયેલી મેમરી સંગ્રહિત થાય છે હવે દર વખતે આપણે malloc કરી તો આપણે એકઅને malloc 1000 બાઇટ્સ કરશે અને ptmalloc તે ચલાવવા કરશે અનુરૂપ એરેના મળશે છે પછી તે નક્કી કરશે લાગતાવળગતા હિપ અને પછી હિપની અંદર તે મેમરીનો ભાગ મળશે જે 1000 બાઇટ્સ વિનંતીને સંતોષી શકે જ્યારે આવી જથ્થો મળી આવે છે તે પછી તે તમારી પ્રક્રિયામાં તે ભાગની ફાળવણી કરશે તેથી હવે આપણે જોશું કે આ ફાળવેલ અને ફ્રી ભાગોને કેવી રીતે ગોઠવવામાં આવી છે ફાળવેલ ભાગ કંઈક આવું લાગે છે જ્યારે નવા મેલોક થાય છે ઉદાહરણ તરીકે 1000 બાઇટ્સનું એને આ ટુકડો ફાળવવામાં આવે છે જે ચોક્કસ પ્રોગ્રામ પર પાછા ફરે છે તે અહીં આ સ્થાનનું નિર્દેશક છે હવે આ સ્થાન પહેલાં મેટા ડેટા તરીકે ઓળખાતી કેટલીક માહિતી છે આ મેટા ડેટા તમે ચલાવી શકો છો તેના આધારે 8 અથવા 16 બાઇટ્સનો હોઈ શકે છે તેથી આ મેટા ડેટા આ ફાળવેલ ભાગ વિશેની માહિતીનો સમાવેશ કરે છે તેની પાસે ભાગનું કદ છે જે અહીં હાજર છે અને ત્યારબાદ તેમાં 3 એન એમ અને પી ફ્લેગ છે પી ફ્લેગ એ નિર્ધારિત કરવા માટે વપરાય છે કે શું અહીંનો પાછલો ભાગ જે આ બિંદુએ સમાપ્ત થાય છે તે આપણે વપરાયેલ છે અથવા વપરાયેલ નથી હવે જો પી 0 ની બરાબર હોય તો આની સમાવિષ્ટો આ અગાઉના ભાગનું કદ હશે આ ઉપરાંત આપણી પાસે અન્ય એન ફ્લેગ અને એમ ફ્લેગ છે તેથી આ 2 ફ્લેગ આપણા માટે ખૂબ મહત્વના નથી જો mmap નો ઉપયોગ કરી ને મેમરી મેળવવામાં આવી હોય તો એમ ફ્લેગ સેટ થાય અને જો તે થ્રેડ અરેના નો ઉપયોગ કરી ને મેમરી મેળવવામાં આવી હોય તો N ફ્લેગ સેટ થાય મેમરી ફાળવણીના દૃષ્ટિકોણથી જ્યારે તમે 8 બાઇટ્સ ફાળવો છો ત્યારે તેનો અર્થ એ થશે કે 8 બાઇટ્સ અહીંથી શરૂ થાય છે અને અહીંથી સમાપ્ત થાય છે અને આ ઉપરાંત કેટલાક વધુ મેટા ડેટા બાઇટ્સ હશે જે ફાળવવામાં આવે છે તેથી એક લાક્ષણિક 32 બીટ સિસ્ટમ તમને 8 વધુ બાઇટ્સ ફાળવવામાં આવશે જેથી mallocના કુલ 8 બાઇટ્સ માટે આંતરિક રીતે ptmalloc 16 બાઇટ્સ આપશે વપરાશકર્તાના ડેટા માટે 8 અને 8 વધુ બાઇટ્સ મેટા ડેટા માટે આપશે હવે જ્યારે તમે ફ્રીનો ઉપયોગ કરીને મેમરીનો એક ભાગ ફ્રી કરો છો અને સરનામું આપો છો ત્યારે મેલોક તે ફાળવેલ ભાગને ફ્રી ભાગમાં રૂપાંતરિત કરશે હવે ફ્રી ચંકમાં એક સ્ટ્રક્ચર છે જે આના જેવું લાગે છે તેથી આ સ્ટ્રક્ચરમાં જે મહત્ત્વનું છે તે છે આ 2 એન્ટ્રીઝ ફોરવર્ડ એન્ટ્રી અને પાછળની એન્ટ્રી તેથી જે ફ્રી કરી રહ્યું છે તે છે કે તે આ લિંક લિસ્ટમાં આ ફ્રી મેમરીને ઉમેરી શકે તેથી આ લિંક લિસ્ટ કા તો સિંગલી લિંક લિસ્ટ અથવા ડબલી લિંક લિસ્ટ હોઈ શકે છે અને આ ફોરવર્ડ અને બેક પોઇંટર્સ હિપમાં હાજર પાછલા અને આગળના ફ્રી ભાગને દર્શાવવા માટે વપરાય છે તો તે આ રીતે દેખાશે કે ચાલો કહીએ કે આ આખી વસ્તુ હિપ છે અને તેની અંદર તમારી પાસે નારંગી રંગ ફાળવેલ ભાગોને બતાવે છે અને વાદળી રંગ ફ્રી હિસ્સા બતાવે છે હવે અહીંની રેખાઓ આ આ અને આની જેમ લાઇનો વિવિધ મેટા ડેટા ની બાઉંડરિ દર્શાવે છે તેથી આપણા માટે તે મહત્વની લિંક લિસ્ટ છે જેનો ઉપયોગ ફ્રી હિસ્સાને સંગ્રહિત કરવા માટે થાય છે તેથી અહીં આપણને અહિં લિંક લિસ્ટ બતાવવામાં આવી છે જે આ સંબંધિત હિપ મેમરીમાં હાજર તમામ ફ્રી હિસ્સા સાથે લિન્ક થયેલ છે હવે જ્યારે malloc નો કોલ છે ત્યારે પ્રથમ શું થાય કે ptmalloc કોડ અને આ ચોક્કસ લિંક લિસ્ટમાંથી પસાર થશે અને નક્કી કરશે કે malloc માટે વિનંતી સંતુષ્ટ કરી શકે તેવી ફ્રી મેમરી ભાગ છે કે નહીં જો આવી મેમરી મળી આવે તો તે ચોક્કસ માહિતી આ લિંક લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે છે અને તે મેમરી માટે ફાળવવામાં આવે છે તેથી તમે જોશો કે જ્યારે પણ ત્યાં કોઈ malloc થાય છે ત્યારે સંભવ છે કે એક ફ્રી મેમરી ભાગ બીજી બાજુ ફાળવવામાં આવે છે જ્યારે ફ્રી થાય છે ત્યારે ફાળવેલ હિસ્સામાંથી એક ફ્રી થઈ જાય છે અને લિંક લિસ્ટમાં ઉમેરવામાં આવે છે આ અભિગમ સાથે સમસ્યા એ છે કે લિંક લિસ્ટ ખૂબ મોટી હોઈ શકે છે અને તેથી mallocને એક યોગ્ય ભાગ શોધવા વધુ સમય લાગી શકે છે ઉદાહરણ માટે mallocને 1000 બાઇટ્સ જોઇયે છીયે પછી આ લિંક લિસ્ટમાં જ્યાં સુધી એક ફ્રી ભાગ જે ઓછામાં ઓછા 1000 બાયટ્સ નો હોય તે ન મળે ત્યાં સુધી આગડ વધવામાં આવે છે અને તેથી આ ptmalloc માં શું કરવામાં આવે છે કે આપણે માત્ર એક લિંક લિસ્ટજાળવતા નથી પરંતુ આપણે બહુવિધ લિંક લિસ્ટ રાખીએ છીયે આપણે તેને બીનીંગ તરીકે ઓળખીએ છીએ ptmalloc કોડમાં હકીકતમાં તમારી પાસે વિવિધ પ્રકારનાં બીનીંગ છે અને દરેક બીનીંગ જુદી જુદી સાઇઝની ફાળવણી કરે છે જેથી અહીં આપણી પાસે લિંક્ડ લિસ્ટ છે જે 16 બાઇટ્સની બધી મેમરી રાખે છે બીજી બાજુ આ એક લિંક્સ લિસ્ટ છે જેમાં 577 થી 640 બાઇટ્સ કંઈપણ મેમરી હોય છે તેથી હવે આ ખાસ કિસ્સામાં જ્યારે કોઈ મેલોક આવે છે ત્યારે તે સીધા તે ચોક્કસ લિંક લિસ્ટમાં જઈ શકે છે અને યોગ્ય ફ્રી ભાગ પસંદ કરી અને તે ફ્રી ભાગને વધુ ઝડપથી ફાળવે છે ptmalloc2 માં વિવિધ પ્રકારના બીનીંગ વપરાય છે જેનો ઉપયોગ થાય છે ખાસ કરીને ઝડપી બિનિંગ અનસોર્ટેડ બીનીંગ નાના બીનીંગ મોટા બીનીંગ છે તેથી આ ઉપરાંત આપણી પાસે ટોચનો ભાગ અને છેલ્લા બાકીની ભાગ હવે આ દરેક અલગ અલગ બીનીંગને અલગ રીતે મેનેજ કરવામાં આવે છે જેથી તે ચોક્કસ મેમરીને સ્યુટ અને શ્રેષ્ઠ રીતે મેનેજ કરી શકાય ઉદાહરણ તરીકે ફાસ્ટ બિનિંગ એક જ લિન્ક લિસ્ટ છે તે ડબલ લિંક્સ લિસ્ટ નથી હવે આ દરેક ઝડપી બીનીંગ 8 બાઇટ ટુકડામાં છે તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે ઝડપી બાઈન્સ 16 બાઇટ્સ 24 બાઇટ્સ 32 બાઇટ્સ અને તેથી વધુ 80 બાઇટ્સ સુધી છે અને ઝડપી બિનિંગમાં પણ કોઈ કોલસીંગ નથી પછીના તબક્કે કોલેસીંગ શું છે તે જોશું આવશ્યક કોલાસીંગનો ઉપયોગ ફ્રેગમેન્ટેશનને રોકવા માટે કરવામાં આવે છે જો કે જો તમે બીનીંગ ફાસ્ટ બીનીંગ બની જાય છે તો ત્યાં કોઈ કોલસીંગ નથી હવે કારણ કે તે એક જ લિંક્સ લિસ્ટ છે તેથી ત્યાં કામગીરીની છેલ્લી આઉટ કામગીરી છે જે આગળ વધે છે આ ખાસ સ્લાઇડ તેનું ઉદાહરણ બતાવે છે તેથી મુખ્ય એરેનામાં આપણી પાસે આની જેવો એરે હશે અને દરેક એરે એક લિંક્સ લિસ્ટનો નિર્દેશક છે ઉદાહરણ તરીકે આ 1st એલિમેન્ટ છે ફાસ્ટ બીન પોઇંટર અને તેના લિંક્સ લિસ્ટમાં નિમણૂક કરવામાં આવે છે જે 16 બાઇટ્સની છે આ એન્ટ્રી 32 બાઇટ્સ અને તેથી વધુની મેમરી ટુકડાઓની લિંક્સ લિસ્ટમાં નિમણૂક કરવામાં આવે છે તેથી જ્યારે પણ ત્યાં કોઈ મેલોક 32 બાઇટ્સ કહે છે ત્યારે પીટીમલોક શું કરશે તે છે કે તે આ ઝડપી બીનીંગના એરેનો સંદર્ભ લેશે તે તરત જ મેળવશે કે તે 32 બાઇટની વિનંતી છે કે તે આ સ્થાનમાં જાય છે અને તે અહીંઉપલબ્ધ ભાગ પસંદ કરશે હવે ત્યાં લિંક્ડ લિસ્ટ કામગીરી છે જેમાં આ સ્થાન હવે સંશોધિત કરવામાં આવ્યું છે જેથી આગામી બાઇટ્સના આગામી ઉપલબ્ધ ફ્રી ભાગને નિર્દેશિત કરી શકાય જેથી તમે જોશો કે જો તમારી મેમરી ફાળવણી ખૂબ ઓછી છે અને તે ફાસ્ટ બીનીંગમાં હોય તો મેલોક ખૂબ જ ઝડપથી કામ કરે છે જે જરૂરી છે તે ફક્ત ઝડપી બીનીંગમાં ઑફસેટ શોધવા માટે અને મેમરી ટુકડો બહાર નાના લિંક્સ લિસ્ટ ઑપરેશન કરે છે આ ઉદાહરણમાં આપણે શું કરીએ છીએ કે આપણે malloc x છે જે ૧૫ બાઇટ્સનું હોય છે પછી x ની વેલ્યુ પ્રિન્ટ કરીએ અને પછી x ને ફ્રી કરોપછી malloc y કરો જે ૧૩ બાઇટ્સ છે y ને પ્રિન્ટ કરી અને ફ્રી કરો તેથી જ્યારે તમે આ પ્રોગ્રામ ચલાવો ત્યારે શું થાય છે તે બંને એક્સ અને વાય છે તેથી ત્યાં એક મેલોક ફંક્શન છે જે લાગુ થાય છે અને તે બંને આ 16 બાઇટ્સને અનુરૂપ લિંક લિસ્ટમાં સમાપ્ત થાય છે તેથી જ્યારે આ ખાસ મેલોક એક્ઝેક્યુટ થાય ત્યારે ફાસ્ટ 16 બાઇટ બિનિંગને અનુરૂપ લિંક્ડ લિસ્ટનો ઉપયોગ થાય છે આપણે ફાસ્ટ બિનિંગને અનુરૂપ 16 બાઇટ્સ આપણી પાસે જથ્થો છે જે ફાળવવામાં આવશે જ્યારે આપણે આ ફ્રી પછી ફરીથી 13 બાઇટ્સનો મેલોક કરીએ છીએ ત્યારે તે ખરેખર તે જ લિસ્ટની એન્ટ્રી મેળવશે આમ થાય છે કે એક્સ અને વાય એ જ સરનામું મેળવશે જ્યારે આપણે આ વિશિષ્ટ પ્રોગ્રામ ચલાવીએ ત્યારે આપણે એક્સ અને વાય એ જ પોઇન્ટિંગ મેળવીશું જો કે આ સાચું નથી જો મેલોકનાં કદ જુદા હોય ઉદાહરણ તરીકે જો તમે મેલોક 8 અને મેલોક 13 કરો છો તો આ વિવિધ ફાસ્ટ બિનિંગમાં પ્રવેશે છે હવે બીજી બાજુ જો મેલોક સાઇઝ જુદા હોય તો અહીં આપણી પાસે 8 બાઇટ્સ છે અને પછી 13 બાઇટ્સ છે પછી તેઓ જુદી જુદી ફાસ્ટ બિનિંગમાં સમાપ્ત થાય છે તેથી અહીં એક્સ અને વાયને જુદા જુદા સરનામાં મળશે હવે આ સિવાય આપણી પાસે અનસોરર્ટડ બિનિંગ છે તેથી આ એક બિનિંગ છે જે ડબલ લિંક્સ લિસ્ટ છે કે તેમાં ptmalloc દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ફાળવણી નીતિમાં કોઈપણ ટુકડાઓ હોઈ શકે છે જ્યારે ભાગને મુક્ત કરવામાં આવે ત્યારે ફિટ થાય છે તે પ્રથમ અહીં ઉમેરવામાં આવે છે આ એક અનસોરટેડ કરેલા બિનિંગનું ઉદાહરણ છે તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે ત્યાં એક ડબલ લિંક્સ લિસ્ટ છે તેથી ત્યાં એક ફોરવર્ડ પોઇન્ટર છે અને પાછા નિર્દેશક છે આ એરે છે જે મુખ્ય ક્ષેત્રમાં હાજર છે અને તત્વ પ્રકારનાં બિનિંગનાં છે તેથી તમે પણ નોંધ લો કે આ દરેક બિનિંગ જુદા જુદા કદનાં છે તેથી હવે જો હું 1000 બાઇટ્સનો મેલોક કરું તો તે અહીં આવશે તે જોશે કે 104 બાઇટ્સ ખૂબ જ ઓછી છે વિનંતીને સંતોષવા માટે તે અહીં આવી શકે છે અને તે શોધી શકે છે કે 1008 બાઇટ્સ બરાબર છે અને તેથી આ વિશિષ્ટ ભાગ તે વિનંતીને ફાળવવામાં આવશે તો ચાલો આપણે પ્રથમ ફીટ ફાળવણીના ઉપયોગનું ઉદાહરણ જોઈએ જે પેટીમોલોકમાં હાજર છે તેથી આપણે આ ઉદાહરણમાં શું કરીએ છીએ કે આપણે 512 બાઇટ્સમાંથી 2 પ્રદેશો મેલોક કરીએ છીએ જે એક અને 256 બાઇટ્સ દ્વારા નિર્દેશિત છે બી દ્વારા નિર્દેશ કરવામાં આવે છે તો પછી આપણે શું કરીએ છીએ તે મુક્ત કરીએ છીએ અને આપણે મેલોક સી કે જે 50 બાઇટ્સની છે નોંધ લે છે કે સી અગાઉ ફાળવેલ 512 બાઇટ્સ અને 256 બાઇટ્સ કરતા ઘણું ઓછું છે હવે શું થાય છે જ્યારે આપણે એકને મુક્ત કરીએ છીએ તે એ છે કે એક ફાસ્ટ બિનિંગમાં જવા માટે ખૂબ જ મોટો છે અને તેથી તે આ અનસોર્ટેટેડ બિનિંગમાં જાય છે અને તેથી અનસોર્ટેટેડ કરેલા બિનિંગમાં પ્રવેશ હશે જે આશરે 512 બાઇટ્સના ભાગને અનુરૂપ છે આગળ આપણે શું કરીએ છીએ કે આપણે 50 બાઇટ્સની વિનંતી સાથે ફરીથી મેલોકની વિનંતી કરીશું અને પોઇન્ટર છે કે મેલોક રીટર્ન સીમાં સંગ્રહિત છે હવે પ્રથમ ફીટ ફાળવણીમાં શું થશે તે અનસોર્ટ કરેલું બિનિંગ છે અને શોધી શકાય છે કે આ અનસોર્ટેટેડ કરેલા બિનિંગમાં 512 બાઇટ્સનો એક ભાગ છે જે હાજર છે અને તેથી તે શું કરશે તે આ ભાગને 2 ભાગોમાં વહેંચશે તેથી એક ભાગ 50 બાઇટ્સ કરતા થોડો વધારે છે અને આ ભાગ સીને ફાળવવામાં આવે છે હવે બીજો ભાગ જેનો ઉપયોગ થતો નથી તે હજી પણ લિંક્સ લિસ્ટમાં રહેશે આ રીતે જ્યારે આપણે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ ત્યારે આપણે આ જોશું આપણે જોશું કે a અને b ની પ્રારંભિક ફાળવણી આ સરનામાં પર છે અને જ્યારે આપણે ખરેખર સી ફાળવીએ છીએ કોઈને મુક્ત કર્યા પછી તે એક સમાન સરનામું મેળવી શકે છે જેણે મેળવ્યું છે તેથી તમે જાણો છો કે સરનામું એ અને સી બંને સમાન સ્થાન તરફ નિર્દેશ કરે છે જે 9b10008 છે હવે જે અન્ય બિનિંગઓ હાજર છે તે નાના બિનિંગ છે ત્યાં 62 નાના બિનિંગઓ છે જે 512 બાઇટ કરતા ઓછા છે અને તેમાં 8 બાઇટ્સ રજૂ કરવામાં આવ્યા છે આ બિનિંગ પણ સરક્યુલર અને ડબલી લિસ્ટ છે અને કોલસીંગ કરે છે અને તેમાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ છે વિવિધ કદના 63 મોટા બિનિંગ પણ છે ટોચનો ભાગ એરેનાની ટોચ પર છે અને તે કોઈપણ બિનિંગ સાથે સંબંધિત નથી તેથી જ્યારે કોઈ ફ્રી હિસ્સો ઉપલબ્ધ ન હોય ત્યારે તે સેવા વિનંતીઓ માટે વપરાય છે તેથી જ્યારે પણ તમે કોઈ મેલોક કરો ત્યારે શું થાય છે કે મેલોક બધાથી પસાર થઈ જશે વિવિધ લિંક્સ લિસ્ટ અને જો તેને મળે કે ત્યાં કોઈ તક નથી કે જે આ લિંકમાંથી કોઈપણમાં ઉપલબ્ધ છે જે તે વિશિષ્ટ મેલોક વિનંતીને સંતોષી શકે છે તો ટોચનો ભાગ લેવામાં આવે છે હવે જો મેલોક વિનંતી એટલી મોટી હતી કે ટોચની ભાગમાં પણ તે વિશિષ્ટ મેલોક વિનંતીને સંતોષવા માટે પૂરતી મેમરી ન હોય તો ઓએસનો ઉપયોગ કરવામાં આવે છે અને હિપનો ભાગ ફાળવવામાં આવે છે તેથી આ brk અથવા sbrk સિસ્ટમ કોલ્સ નો ઉપયોગ કરીને તે કરવામાં આવે છે તેથી આ રીતે આપણે જોયું છે કે મેલોક કેવી રીતે વિવિધ હિપ અને વિવિધ પ્રકારના બિનિંગથી આંતરિક રીતે સંચાલિત થાય છે હવે પછીના વ્યાખ્યાનમાં આપણે ફ્રી ફંક્શન કોલ વિશે વધુ વિગતવાર જોશું કે કેવી રીતે ફાળવેલ મેમરીને ડિલોકિટ કરે છે અને લિન્ક લિસ્ટ કેવી રીતે સંચાલિત થાય છે અને ખાસ કરીને આપણે મેલોકના આ આંતરિક પાસાઓને એક્સપ્લોયટ કરવાની રીતો પર ધ્યાન આપીશું અને કેવી રીતે ખરેખર આના પર હુમલો બનાવો તે જોઈશું